આપણે ફીચર્સ ડિટેકટશન માટે ની તકનીકો વિશે ચર્ચા કરી રહ્યાં છીએ અને તે ફીચર પોઇન્ટ્સનું વર્ણન પણ કરીએ છીએ જેથી આપણે પછીથી તેનો ઉપયોગ વિવિધ કાર્યોના સંદર્ભ માં મેચ કરવા માટે કરી શકીએ તેથી ચાલો આપણે ટૂંકમાં ધ્યાનમાં લઈએ કે આ ઓપરેશનને મળતું મેચિંગનો અર્થ શું છે અને તમે તેની ગણતરી કેવી રીતે કરી શકો આપણા આગલા વિષયમાં આપણી પાસે આ વિશિષ્ટ ગણતરીઓ પર વધુ વિસ્તૃતતા હશે પરંતુ ફીચર ડિટેકશન અને ડિસ્ક્રિપ્શન ના પાછળની પ્રેરણાને સમજવા ચાલો આપણે પણ આ સ્પર્ધા વિશે ટૂંકમાં જોઈશું તેથી એક એવી બાબત કે જેમાં આપણે ચર્ચા કરીએ છીએ કે આપણે કોઈ ફીચર વેક્ટર દ્વારા કોઈ કી પોઈન્ટને રજૂ કરી શકીએ છીએ અને ધારો કે અમારી પાસે બે ઇમેજીસ છે અને તે સંબંધિત છે તે સમાન ચિન્હના છે અને આપણે તે સમાન દ્રષ્ટિકોણવાળા પોઇન્ટની અનુરૂપ જોડી શોધવા માંગીએ છીએ તેથી કી પોઇન્ટ્સ જે સમાન દ્રશ્યોના છે તે ઓળખવા માટે જરૂરી છે અને તેઓ ઉપયોગ કરવા માટેનાં ફીચર વેક્ટર્સ જેવા ડિસ્ક્રીપ્ટર્સ છે તે કિસ્સામાં સંબંધિત છે અને પછી તમે આ પોઇન્ટ્સ કેટલા નજીક છો તે શોધવા માટે વિવિધ ડિસ્ટન્સ ફંક્શન્સ અથવા સમાનતાનાં પગલાંનો ઉપયોગ કરી શકો છો અને તે મુજબ આપણે કોઈ નિર્ણય લઈ શકીએ છીએ તેથી ઉદાહરણ તરીકે કી પોઈન્ટ ફીચર વેક્ટર દ્વારા રજૂ કરી શકાય છે આ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે વેક્ટરના ફીલ્ડ્સ બતાવ્યા છે અને ત્યાં ડિસ્ટન્સ ફંક્શન છે ઉદાહરણ તરીકે જો હું એ જ રીતે બે ફીચર વેક્ટરને ધ્યાનમાં લઈશ તો ત્યાં વિવિધ ધોરણો છે જે આ રીતે ગાણિતિક વ્યાખ્યાયિત છે તેથી આ નો ધોરણ છે જ્યાં તમે જોઈ શકો છો કે તે બે ફીચર વેક્ટરના ક્ષેત્ર અથવા બે ફીચર વેક્ટરના ઘટકો વચ્ચેના સંપૂર્ણ તફાવતોનો સરવાળો છે નોર્મ જે યુક્લિડિયન ડિસ્ટન્સ ફંક્શન છે તે બે પોઇન્ટ્સ વચ્ચે અથવા બે વેક્ટરની વચ્ચે છે

તેથી તમે જોઈ શકો છો કે નોર્મનો ખાસ કેસ નોર્મ છે જ્યારે p 1 અને નોર્મ જ્યારે p 2 છે તેથી આ ડિસ્ટન્સ ફંક્શન નો ઉપયોગ કરીને તમે વિશિષ્ટ ઇમેજીસમાં બે ફીચર વેક્ટર વચ્ચે પ્રોક્ષિમિટીસ્ શોધી શકો છો અને જે વધુ પ્રોક્ષિમલ છે આપણે તે ફીચર વેક્ટરને શ્રેષ્ઠ તરીકે સોંપી શકીએ છીએ તે નજીકના એક વિશેષ ફીચર વેક્ટરને સોંપી શકાય છે તેથી કી પોઈન્ટ ડિસ્ક્રીપ્ટરનો ઉપયોગ કરીને મેચિંગ કેવી રીતે કરી શકાય તે અંગે આ પ્રકારનું નિરીક્ષણ છે અને પછી સંબંધિત પોઇન્ટ્સની ગણતરી કરો તો ચાલો વિવિધ પ્રકારના ડિસ્ક્રીપ્ટર્સની બાબતોનો વિચાર કરીએ આપણે ફક્ત પોઈન્ટને બદલે તેમના ક્ષેત્રનું વર્ણન કરવાની જરૂર હોય છે તે ઓબ્જેક્ટ ઓળખવા અથવા શોધી કાઢવા માટે ફક્ત પોઈન્ટ ડિસ્ક્રીપ્ટર્સ જરૂર નથી અને આપણે પેચ ડિસ્ક્રિપ્ટર્સ જેવા ડિસ્ક્રિપ્ટર્સને કોલ કરીએ છીએ અથવા તે કોઈ રિજિયનની રચના હોઈ શકે છે તેથી તે ટેક્સચર ડિસ્ક્રીપ્ટર્સ અથવા ઇમેજના કેટલાક ભાગો અથવા ઉપ ઇમેજ હોઈ શકે છે અને તેથી તે સંપૂર્ણ સામગ્રીનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તે ક્ષેત્રોના સંદર્ભ માં વૈશ્વિક ડિસ્ક્રીપ્ટર્સ જેવા છે તેથી આપણે આ કેટલીક તકનીકો વિશે ચર્ચા કરીશું જેનાથી આપણે આ ડિસ્ક્રીપ્ટર્સને મેળવી શકીએ તેથી પેચ ડિસ્ક્રીપ્ટર્સ માટેની ખૂબ જ લોકપ્રિય તકનીક એ ગ્રેડિયન્ટ્સની રજૂઆતનો હિસ્ટોગ્રામ છે તેથી આ વિશિષ્ટ પદ્ધતિ ૨૦૦૫ માં સૂચવવામાં આવી છે કારણ કે તે અહીં સંદર્ભ પેપર માં બતાવવામાં આવી છે અને અમે વિગતો મેળવવા માટે તે પેપરથી જોઈ શકીએ છીએ તેથી હું તમને આ વિશિષ્ટ તકનીકની સંક્ષિપ્ત ઝાંખી આપીશ તેથી તમે અહીં કોઈ સ્મૂથીન્ગ વગર આડી અને ઊભી ગ્રેડિયન્ટની ગણતરી કરી રહ્યા છો તેથી તમે ગ્રેડિયન્ટ આંકડા એકત્રિત કરી રહ્યાં છો જેમ કે આપણે બીજા ડિસ્ક્રિપ્ટર વગેરેમાં શું કર્યું પરંતુ અહીં આપણે શું કરી રહ્યા છીએ તમે પેચ ઉપર કરી રહ્યા છો તેથી આપણે તે પેચનું પાર્ટીશન કરીશું અને દરેક પેચમાં આપણે આડા અને ઊભા ક્રમાંકોની ગણતરી કરીશું તેથી તેનો અર્થ એ કે તમારે ગ્રેડિયન્ટ દિશા અને પરિમાણોની ગણતરી કરવી પડશે અને જો તમે રંગીન ઇમેજને ધ્યાનમાં લો છો તો તમે તે રંગ ચેનલને પસંદ કરી શકો છો જ્યાં તે સૌથી વધુ ગ્રેડિયન્ટ આપે છે અને તે કિસ્સામાં તે દિશાઓનો ઉપયોગ કરી શકો છો તેથી સામાન્ય રીતે કહો કે જો તમારી પાસે 64x128 ઇમેજ છે તો ઇમેજને ૫૦ ટકા ઓવરલેપના 16x16 બ્લોક્સમાં વહેંચો અને પછી તમારી પાસે કુલ ૧૦૫ બ્લોક્સ રહે છે પછી દરેક બ્લોક 8x8 કદવાળા 2x2 સેલમાં ભાગલા આ પેપર્સમાં સામાન્ય રીતે કરવામાં આવ્યું છે તેથી આ આંકડા આ પેપરમાંથી લેવામાં આવ્યા છે એવું જાણવા મળ્યું છે કે આ ચોક્કસ ઓબ્જેક્ટની ઓળખ માટે સારી રીતે કાર્ય કરે છે અને તે અન્ય તકનીકોમાં પણ મળી આવ્યું છે પછી તમે ગ્રેડિયન્ટ ઓરીએન્ટેશનને ૯ બિન્સમાં આપી શકો છો અને તમે જાણી શકો છો કે ગ્રેડિયન્ટ મેગ્નીટ્યુડ ને મત આપી શકો છો આનો અર્થ એ કે તમારી પાસે દરેક ઓરીએન્ટેશન લાયક છે અથવા તે દિશાઓ સાથેના તેમના કેટલાક ગ્રેડિયન્ટના મેગ્નીટ્યુડ દ્વારા આભારી છે તેથી તે દરેક વેક્ટરને એકમ તરીકે ગણ્યા વિના હિસ્ટોગ્રામ રચવા જેવું છે અમે તેમની મેગ્નીટ્યુડને તે ચોક્કસ દિશાઓનું વેઈટ માનીએ છીએ અને તે મેગ્નીટ્યુડનો સંચય હિસ્ટોગ્રામના અનુરૂપ હિસ્ટોગ્રામને વેઈટ આપે છે તેથી નેબયરિંગ બીન સેન્ટર વચ્ચેના મતોને ઇન્ટરપોલેટ કરો જેથી તમારે અનુરૂપ હિસ્ટોગ્રામ્સ બનાવવું સરળ પડશે અને બ્લોકની એડ્જની નજીકના પિક્સેલ્સનું વેઈટ ઓછું કરવા માટે તે ગૌસિયન સાથે વેઈટ કરી શકાય છે પછી હિસ્ટોગ્રામ્સ પર જોડો તેથી તે તમને એક ફીચર પરિમાણ આપશે કારણ કે તમે પહેલા જોયું હશે કે ત્યાં ૧૦૫ બ્લોક્સ હતા અને દરેક બ્લોકમાં ૪ સેલ હોય છે અને દરેક હિસ્ટોગ્રામમાં ૯ બ્લોક્સ હોય છે તેથી અંતે તમને 64x128 પેચના બ્લોક માટે ૩૭૮૦ નું ફીચર પરિમાણ મળે છે તેથી તમે આ વિશિષ્ટ ડિસ્ક્રીપ્ટર્સનો ઉપયોગ કેવી રીતે કરશો તેથી આ વર્ણન છે અને આ પ્રકારના ડિસ્ક્રીપ્ટર્સના ઉપયોગના વિવિધ ઉદાહરણો છે તે પેપરમાં આપવા આવેલ હતું તેઓએ રસ્તા પર ચાલતા રાહદારી ના ડિટેકશન માટે વાપર્યું છે તેથી ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં તેમની ઓળખ પછી કેરેક્ટર ની ઓળખ આપવામાં આવેલ છે તે અન્ય વિવિધ એપ્લિકેશનોમાં મળી આવ્યું છે જ્યાં આ હોગ ડિસ્ક્રીપ્ટર્સ ચોક્કસ ફેરફારો સાથે ઉપયોગી હોવાનું જોવા મળે છે સામાન્ય રીતે આ ડિસ્ક્રીપ્ટર્સ હોય છે અને તમે જોઈ શકો છો કે આ સમસ્યાઓ એક પ્રકારની ક્લાસીફિકેશન સમસ્યા છે તેથી ડિસ્ટન્સ ફંક્શનનો ઉપયોગ કરીને મેચ કરવાને બદલે આપણે ક્લાસીફાયરને ટ્રેનિંગ આપવાનું વિચારી શકીએ છીએ તેથી તમે લેબલવાળા નમૂનાના ફીચર ડિસ્ક્રીપ્ટર્સ મેળવી શકો છો અને તમે ક્લાસીફાયરને ટ્રેનિંગ આપી શકો છો આપણે ક્લાસીસના પ્રતિનિધિ નમૂનાઓ તરીકે તે ધ્યાન માં લેતા ડિસ્ટન્સ ફંક્શનનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અને પછી તે જાણો કે તમારા અનનોન ફીચર વેક્ટર તે પ્રતિનિધિ નમૂનાઓથી કેટલું નજીક છે પરંતુ મશીન લર્નિંગની વિવિધ તકનીકીઓ છે જેનો ઉપયોગ તમે કરી શકો છો જેમ કે સપોર્ટ વેક્ટર મશીન ડિસિજન ટ્રી રેન્ડમ ફોરેસ્ટ support vector machine decision tree random forest જેવા ક્લાસિફાયર્સને ટ્રેનિંગ આપવા માટે તેનો ઉપયોગ થાય છે તેથી પછીથી તે ક્લાસિફાયરનો ઉપયોગ કરીને તમે એકવાર તે તાણમાં આવી જાય પછી તમે આ ડિસ્ક્રીપ્ટર્સની મદદથી અજાણ્યા પેચને લેબલ કરી શકો છો આ કેસમાં ઘણીવાર જરૂરી કામગીરીમાંની એક આ તપાસને નોન મેક્સીમ સપ્રેશન કહેવામાં આવે છે જેનો અર્થ છે કે જ્યારે તમે કોઈ ચોક્કસ ક્લાસ સાથે કોઈ ચોક્કસ પેચ શોધી કાઢો છો ત્યારે નેબયરિંગ પેચને પણ ઉચ્ચ સ્કોર આપવો જોઈએ પરંતુ જેમ તમે સમજો છો કે ત્યાં ફક્ત તે એક પદાર્થ એકલો જ અસ્તિત્વમાં છે તે ચોક્કસ ત્રિજ્યા આવરી લેવું જોઈએ અને તે મેચ ડુપ્લિકેટ મેચ છે અને તેમાંના ઘણા તમને બિનજરૂરી રીતે કોઈ ફોલ્સ પોજીટીવ અથવા નિરર્થક મેચિંગ આપશે આ કરવા માટેની વસ્તુ એ છે કે આપણે તે મેચીસને અવગણીએ છીએ તેથી તે સપ્રેશન છે તેનો અર્થ એ કે જેમ આપણે કી પોઇન્ટ ડિટેક્શન માટે કર્યું તેથી આપણે અહીંના નેબરહૂડની આસપાસના મહત્તમ રિસ્પોન્સને ધ્યાનમાં લઈએ છીએ અને નેબરહૂડના પેચીસની આસપાસ મહત્તમ રિસ્પોન્સ ધ્યાનમાં લઈ શકીએ છીએ અને તે પેચને સ્થાનિક મહત્તમ સ્કોર સાથે પસંદ કરી શકીએ છીએ તેથી અહીં એક ગ્રીડી અભિગમ વિશે ચર્ચા કરવામાં આવી છે તે છે કે તમારે શ્રેષ્ઠ સ્કોરિંગ વિન્ડો પસંદ કરવી પડશે અને તે પછી તમે તે વિન્ડોઝને દબાવો કે જે તે પસંદ કરેલી વિન્ડોની ખૂબ નજીક છે અને પછી તમે ફરીથી તે બાકીની વિન્ડોઝ પર શોધ ચલાવો જે તે રિજિયનની બહાર છે તેથી પેચ ડિસ્ક્રીપ્ટરનું આ એક ખાસ ઉદાહરણ છે અને આપણે અન્ય પ્રકારની ઇમેજ ડિસ્ક્રીપશનનો ખાસ કરીને ટેક્સચર ડિસ્ક્રીપ્ટ પર વિચારણા કરીશું અને ટેક્સચર પણ એક રિજિયનનું વર્ણન કરે છે અને આ વિશિષ્ટ ઇમેજમાં તમે જોઈ શકો છો કે સૂર્યમુખી બેડસ છે જેણે એક વિશિષ્ટ રચના આપી છે માત્ર એટલું જ નહીં આકાશની રચના રસ્તાની રચના જે એકદમ અલગ છે અને તે પેચીસ અથવા તે રિજિયન્સ તે ક્લાસીસની સાથે કેટલાક લેવલ કરી શકાય છે તેથી સંક્ષિપ્તમાં ટેક્સચર એ કોઈ ઇમેજમાં રંગો અથવા તીવ્રતાની વિશેષ વ્યવસ્થા છે અને આપણે આવી ગોઠવણો માટે એક માત્રાત્મક પગલાની વ્યાખ્યા આપી શકીએ છીએ અને તે માપદંડ પોતાને એક સ્પષ્ટ રચનાને સ્પષ્ટ રીતે ઓળખે છે તેથી આપણે જોઈશું કે ટેક્સચર ડિસ્ક્રીપ્ટર કેવી રીતે બનાવવામાં આવ્યા છે તેથી ટેક્સચરના રિજિયન્સના વર્ણન માટે વિવિધ તકનીકો છે જેમ કે આ કેટલીક એડ્જ ડેન્સિટી અને દિશા જેવી તકનીક છે ત્યાં સ્થાનિક બાઇનરી પદ્ધતિનો ઉપયોગ કરવાની તકનીક છે હું આ તમામ તકનીકોને વિસ્તૃત કરીશ પછી કો અકરેન્સ મેટ્રિક્સ અને 'લૉવસ' 'Laws' ટેક્સચરની એનર્જી ફીચર્સ પણ વિસ્તૃત કરીશું તેથી 'લૉવસ' 'Laws' એ સંશોધનકર્તા છે જેમણે આ એનર્જી ફીચર્સનો લાંબા સમયથી પ્રસ્તાવ મૂક્યો છે અને જે ટેક્સ્ચર્સને ઓળખવામાં ખૂબ અસરકારક સાબિત થયા છે તેથી પ્રથમ એડ્જ ડેન્સિટી અને દિશા આ પદ્ધતિમાં આપણે શું કરી રહ્યા છીએ તે છે કે આપણે દરેક પિક્સેલ પર ગ્રેડિયન્ટની ગણતરી કરી રહ્યા છીએ અને પછી આપણે તે રિજિયનમાં ગ્રેડિયન્ટ અને નોર્મલાઈજ્ડ હિસ્ટોગ્રામ્સના પરિમાણો અને રિજિયન પર ગ્રેડિયન્ટની દિશાઓનો હિસ્ટોગ્રામ મેળવી શકીએ છીએ તેથી તમે પરિમાણો માટે બે હિસ્ટોગ્રામ મેળવી શકો છો એક દિશાઓ માટે અને તમારે તેને નોર્મલાઈજ બનાવા માટે જોઈશે તેથી આ કિસ્સામાં નોર્મલાઇઝેશનનો અર્થ એ છે કે તમે હિસ્ટોગ્રામના ક્ષેત્રમાં નોર્મલાઈજ છો તેથી તે પ્રોબેબીલીટી ડેન્સિટી ફંક્શન જેવું છે તેથી વિસ્તારને એક તરીકે બનાવતી વખતે તેથી આ રજૂઆત છે કે ત્યાં બે હિસ્ટોગ્રામ છે એક મેગ્નીટ્યુડ માટે એક દિશાઓ માટે અને તે મેગ્નિટ્યુડ્સના સામાન્ય હિસ્ટોગ્રામ છે જેમ કે મેં ઉલ્લેખ્યું છે તેમ દિશાઓના નોર્મલાઈજ્ડ હિસ્ટોગ્રામ છે ખાસ કરીને હિસ્ટોગ્રામમાં બીન્સની સંખ્યા જેમ કે તેઓ નાના રાખવામાં આવે છે ઉદાહરણ તરીકે ૧૦ અને પછી તમે ટેક્સચરના લેવલ્સને શોધવા માટે ફીચર વેક્ટર વચ્ચે L1 નૉર્મ જેવા કેટલાક ડિસ્ટન્સ ફંક્શનનો ઉપયોગ કરી શકો છો તેથી જો તમારી પાસે ટેક્સચરની લાઇબ્રેરી છે તો તમે આ ડિસ્ટન્સ ફંક્શનનો ઉપયોગ કરી શકો છો આપણે ફરીથી આ પ્રકારના મેચિંગ લેટરને વિસ્તૃત કરીશું આ બીજી પદ્ધતિ છે જેના દ્વારા ટેક્સચર રજૂ થાય છે અને આ એક ખૂબ જ લોકપ્રિય તકનીક છે જેને લોકલ બાઈનરી પેટર્ન કહેવામાં આવે છે તો ચાલો હું આ વિશેષ ફીચરને વ્યાખ્યાયિત કરું જેમ કે તે બતાવવામાં આવ્યું છે કે આ ઇમેજમાં તમે કેન્દ્રિય પિક્સેલને ધ્યાનમાં લો છો અને આ તે સ્થિતિઓ છે જે અહીં ક્રમાંક થયેલ છે તેથી આ પિક્સેલ 'c' ના નેબયરિંગ પિક્સેલ્સ છે પરંતુ ફરીથી તેઓએ કેટલીક સ્થિતિગત ક્રમાંકિત સંખ્યાઓ આપી છે તેથી આપણે તે શોધવા માટે શું કરી રહ્યા છીએ કે આપણે કેન્દ્રિય પિક્સેલ અને સ્થાનો પર પિક્સેલ વચ્ચે પિક્સેલ મૂલ્યોની આ બંને સ્થાનો વચ્ચે તુલના કરી રહ્યા છીએ

જો પિક્સેલનું મૂલ્ય 'c' કરતા વધારે છે તો આપણી પાસે મૂલ્ય 1 હશે અન્યથા જો તે નાનું હશે તો આપણી પાસે મૂલ્ય 0 હશે જેનો અર્થ છે કે આ બધા મૂલ્યો બાઇનરી મૂલ્ય હશે અને તે એક લોકલ બાઈનરી પેટર્ન છે અને જેને ફક્ત બાઈનરી સ્ટ્રિંગના મૂલ્ય દ્વારા એકંદર સ્વરૂપમાં રજૂ કરી શકાય છે તેથી જે ઉપરના સમીકરણ દ્વારા અહીં રજૂ થાય છે તે ફક્ત તે બાઈનરી સ્ટ્રિંગના દશાંશ મૂલ્ય છે તેથી તે આ ફીચરનું પોતાનું વર્ણન કરશે કે બાઈનરી મૂલ્ય પોતે જ ફીચર્સનું વર્ણન કરશે અને જેમ તમે સમજો છો કે આ ચોક્કસ કિસ્સામાં 0 થી ૨૫૫ સુધીનો હશે તેથી આ એક ઇમેજ માટેની લોકલ બાઈનરી પેટર્ન છે અને તે બતાવી શકાય છે કે તે ઈનવેરિયન્ટ દૂર કરે છે અને આ વિશિષ્ટ ડિસ્ક્રિપ્શન ને લોકલ ડિસ્ક્રિપ્શન્સથી વિપરીત બનાવે છે જો કે ટેક્સચર રિજિયન માટે આપણે શું કરવાની જરૂર છે કે આ b ની વ્યાખ્યા છે કારણ કે મેં ઉલ્લેખ કર્યો છે કે તે ક્યાં તો તેના સ્થાન પરનાં પિક્સેલ c કેન્દ્રીય પિક્સેલ કરતા વધારે છે તેના પર આધાર રાખીને 1 અથવા 0 હોઈ શકે છે અથવા નથી આ તેનું લાક્ષણિક ઉદાહરણ છે કે તમારી પાસે કેટલાક અન્ય કામમાં નેબર્સની જુદી જુદી વ્યવસ્થા હોઈ શકે છે અને તે મુજબ મૂલ્ય પણ બદલાશે પરંતુ મૂલ્યો 0 થી ૨૫૫ સુધીની હોય છે અને પછી તમે શું કરો છો તમે એક રિજિયનમાં નોર્મલાઈજ્ડ હિસ્ટોગ્રામ મેળવો છો તેથી તમે દરેક પિક્સેલ્સ પર આ મૂલ્ય ની ગણતરી કરો પછી હિસ્ટોગ્રામના રૂપમાં તે રિજિયનના આંકડા એકત્રિત કરો અને તે હિસ્ટોગ્રામને નોર્મલાઈજ બનાવશો તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે આ રોટેશનલ ઈનવેરિયન્ટ નથી આ રોટેશનલ ઈનવેરિયન્ટનું વર્ણન નથી સ્થાનિક બાઈનરી પેટર્નની વિવિધ ભિન્નતા છે જેથી તમે તેને રોટેશનલ ઈનવેરિયન્ટ બનાવી શકો છો અને હકીકતમાં અહીં એક સંદર્ભ પેપર આપવામાં આવ્યો છે જે મલ્ટિ રિઝોલ્યુશન ગ્રે સ્કેલ અને રોટેશનલ ઈનવેરિયન્ટ ટેક્સચર ક્લાસીફિકેશન લોકલ બાઈનરી પેટર્ન સાથે છે તે ૨૦૦૨ માં પેટર્ન વિશ્લેષણ અને મશીન ઇન્ટેલિજન્સના ટ્રાન્જેક્શનમાં પ્રકાશિત થયું હતું તેથી હું આ વિશેષ પદ્ધતિનું ટૂંકમાં વર્ણન કરીશ કારણ કે તમે આ પેપર માં જોઈ શકો છો અને વિગતો મેળવી શકો છો તેથી તમે તેને રોટેશનલ ઈનવેરિયન્ટ કેવી રીતે બનાવશો તમે એંગલના સમાન ઇન્ટરવલ્સ પર P પિક્સેલ્સ સાથે ત્રિજ્યા R ના વર્તુળાકાર નેબરહૂડને ધ્યાનમાં લો તેથી ફિક્સ 3x3 નેબરહૂડ હોવાને બદલે ચાલો આપણે આ વ્યાખ્યા લંબાવીએ તમે તે નેબરહૂડમાં P પિક્સેલ્સ પસંદ કરી રહ્યાં છો જેનો અર્થ માની લો કે મારી પાસે સેન્ટ્રલ પિક્સેલ 'c' છે અને પછી કોઈપણ નેબરહૂડ કોઈપણ ત્રિજ્યા જો હું વર્તુળ દોરું અને પછી સમાન ઇન્ટરવલમાં હું આમાંથી P પિક્સેલ્સ પસંદ કરીશ તેથી પિક્સેલ્સની કુલ સંખ્યા P હશે અને પછી તમે તે સ્થાનો પર લોકલ બાઈનરી પેટર્નને ધ્યાનમાં લો તેથી માનો કે તે એક ડિસક્રીટ ગ્રીડ હોવાથી પિક્સેલ એ વિશિષ્ટ સ્થાન સાથે એકરૂપ નથી કારણ કે ડિસક્રીટ ગ્રીડને કારણે છે તેથી તમે ગ્રીડમાં ઇન્ટરપોલેટ કરી શકો છો તે આ સતત ફોર્મમાં 2 પિક્સેલ સ્થાનો દ્વારા રજૂ થાય છે તેથી તમારે તેને ઇન્ટરપોલેટ કરવું પડશે વસ્તુ એ છે કે તે મૂલ્યો પછી તમે લોકલ બાઈનરી પેટર્ન મૂલ્ય મેળવી શકો છો અને તે આ પરિમાણો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે પિક્સેલ્સની સંખ્યા 'P' જે તે વર્તુળાકાર નેબર અને ત્રિજ્યા ઉપર લેવામાં આવી છે તેથી સામાન્ય રીતે સામાન્ય લોકલ બાઇનરી પેટર્ન જે આપણે અગાઉના કિસ્સામાં નિર્ધારિત કરીએ છીએ તે જ હશે જ્યારે ત્રિજ્યા ૧ તરીકે રાખવામાં આવશે અને જ્યાં પિક્સેલની સંખ્યા ૮ રાખવામાં આવે છે હવે રોટેશનલ ઈનવેરિયન્ટ LBP એ નિર્ધારિત છે કે તમે ધ્યાનમાં લો તે સ્થળો P પર આ બાઇનરી સ્ટ્રિંગનું રોટેશન જે તમે રોટેશનલ જમણા રોટેશન ઓપરેશન કરો છો ઉદાહરણ તરીકે અને દરેક રોટેશનમાં તમે જે મૂલ્ય દશાંશ મૂલ્ય મેળવશો તેની ગણતરી કરો અને તમે પસંદ કરશો તે મિનિમમ છે તેથી આખરે જ્યારે તમે જોઈ શકો છો કે જ્યારે તમે ઇમેજને રોટેટ કરો છો તો સમાન મૂલ્ય હશે કારણ કે તમે હંમેશાં શક્ય બધા રોટેશનમાંથી ઓછામાં ઓછું લઈ રહ્યાં છો તેથી આ રીતે તમે તેને રોટેશન ઈનવેરિયન્ટ બનાવી શકો છો તેથી જો તમે આ રોટેશન માટે કોઈ વર્તુળાકાર બિટવાઇઝ રાઇટ શિફ્ટ ઓપરેશન કરી રહ્યા છો અને તે બતાવવામાં આવ્યું છે કે જો ત્રિજ્યા ૧ હોય અને P મૂલ્ય 8 હોય ત્યારે હું રોટેશન ઈનવેરિયન્ટ રજૂઆત ને ધ્યાન માં લઈશ તો ૩૬ વિશિષ્ટ મૂલ્યો છે ત્યાં તમામ પ્રકારની લોકલ બાઈનરી પેટર્ન પસંદ કરવાને બદલે એક અન્ય વિવિધતા છે આ કિસ્સામાં આપણે ફક્ત તે જ પેટર્ન પર વિચારણા કરીશું જેને આપણે યુનિફોર્મ ગણીશું અને તેમાંથી એક જ ક્લાસમાં અથવા એક અલગ ક્લાસમાં મૂકવામાં આવશે

તેથી જેનો અર્થ છે કે ત્યાં બરાબર તમે જાણો છો કે P1 ક્લાસ છે જ્યારે આપણે યુનિફોર્મ પેટર્નને આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે ત્યાં તે પેટર્ન છે જ્યાં બીટ ક્રમમાં બે કરતાં વધુ વિશેષ ટ્રાન્ઝીશન્સ નથી અને તેથી તે છે કે તમે જાણો છો ટ્રાન્ઝીશનની સંખ્યા 0 છે તેથી તે એક યુનિફોર્મ પેટર્ન છે ધ્યાનમાં લો આ કિસ્સામાં ત્યાં એક વિશેષ ટ્રાન્ઝીશન્સ છે જે કહે છે ૧ થી 0 અને 0 થી 1 ફક્ત તે સંખ્યા ૨ છે તેથી આ એક યુનિફોર્મ પેટર્ન પણ છે જ્યારે તમે ત્રીજા ઉદાહરણ ને ધ્યાન માં લો અને તમે ટ્રાન્ઝીશન્સ શોધી શકો છો શરૂઆતમાં ત્યાં 1 થી 0 છે પછી મધ્યમાં 0 થી 1 અને 1 થી 0 છે અને અંતે 0 થી 1 છે તેથી ત્યાં ચાર ટ્રાન્ઝીશન્સ છે તેથી આ એક યુનિફોર્મ પેટર્ન નથી તેથી હવે તમે LBP ને આ કિસ્સામાં રોટેશનલ ઈનવેરિયન્ટની કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો કે તમે ફક્ત તે જ પેટર્નને ધ્યાનમાં લઈ રહ્યા છો જે સમાન છે જે તમે તેમનું રોટેશન ઈનવેરિયન્ટ મૂલ્ય લઈ રહ્યા છો તેથી જેનો અર્થ છે કે તમે રાઇટ શિફ્ટ કામગીરી કરો છો તે મિનિમમ મૂલ્ય લે છે મિનિમમ મૂલ્યમાં રાઇટ શિફ્ટ ફેરવો નહીં તો તમે તેમને અલગ ક્લાસમાં P1 તરીકે અલગ મૂલ્યમાં મૂકો તેથી આ રીતે ત્યાં મોટાભાગે P2 વિશિષ્ટ મૂલ્યો હોઈ શકે છે તેથી તમારે રોટેશન ઈનવેરિયન્ટ રેન્જ મૂલ્યનો ઉપયોગ મિનિમમ અરજી કરનાર ROR ઓપરેટરની ગણતરી દ્વારા કરવો પડશે તેથી તે જાણવા મળ્યું છે કે તેમની અંદરની સંખ્યામાં ૯ સમાન દાખલાઓ છે જે તેમના યુનિક કોડને અનુરૂપ છે તેથી આ ચોક્કસ ઉદાહરણો છે જે તે પેપરમાં જ દર્શાવવામાં આવ્યા છે તેથી આ એક સમાન પેટર્ન છે બાકીના નોન યુનિફોર્મ હશે અને તમને ૯ ૧ મળે છે તેથી કુલ ૧૦ અલગ ક્લાસ હશે તેથી જો હું આ લોકલ બાઈનરી પેટર્નનો હિસ્ટોગ્રામ લઉં તો આ કિસ્સામાં ફક્ત ૧૦ બીન્સ હશે અને આને અન્ય રોટેશનલ ઈનવેરિયન્ટ પગલાં અથવા અન્ય પગલાઓ દ્વારા વધારી શકાય છે જે તેને તીવ્રતાના ઈનવેરિયન્ટ બનાવે છે તેથી તીવ્રતાના લોકલ વેરિયન્સને યુનિફોર્મ પેટર્ન માટે ગણી શકાય તેથી તે તે મૂલ્યો કરતાં વેરિયન્સની વ્યાખ્યા છે તેથી તે સમાન સ્થિતિ માટે ફક્ત તે જ પિક્સેલની તીવ્રતા છે જે તે સ્થિતિ છે અને તમે વેરિયન્સ લઈ રહ્યા છો તેથી ફક્ત એક સમાન પેટર્ન માટે તમે લોકલ વેરિયન્સને ધ્યાન માં લઈ રહ્યા છો અને આ મુખ્ય વસ્તુ છે અને પછી તમને સ્થાનિક રૂપોનું નૉર્મલાઇઝ્ડ હિસ્ટોગ્રામ પણ મળ્યો તેથી આ બીજો ફીચર છે તેથી તમે LBP નો સામાન્ય હિસ્ટોગ્રામ મેળવી શકો છો અથવા લોકલ વેરિયન્સનું નૉર્મલાઇઝ્ડ હિસ્ટોગ્રામ મેળવી શકો છો અને હકીકતમાં જ્યારે તમે આ ગુણોત્તર લેશો ત્યારે તમને બીજી મજબૂત રજૂઆતો મળી શકે છે તેથી આ જુદી જુદી રજૂઆતો છે કે જેના દ્વારા કોઈ રિજિયનનું વર્ણન કરી શકાય છે તમે તેને રોટેશનલ ઈનવેરિયન્ટ લોકલ બાઈનરી પેટર્નના હિસ્ટોગ્રામ તરીકે વર્ણવી શકો છો કારણ કે આપણે અહીં વ્યાખ્યાયિત કરી છે અથવા લોકલ ઇનવેરિયન્સનો હિસ્ટોગ્રામ છે કારણ કે તે અહીં વર્ણવેલ છે અથવા તો તમે પણ આ બે જથ્થાના ગુણોત્તરને જાણો છો તો ચાલો આપણે સમજીએ કે કો અકરેન્સ મેટ્રિક્સનો અર્થ શું છે કારણ કે તે સ્લાઇડમાં પહેલેથી જ બતાવવામાં આવ્યું છે તે એક મેટ્રિક્સ છે જ્યાં તે મેટ્રિક્સનો દરેક એલેમેન્ટ તે એલિમેંટ્સના ઈન્ડેક્ષને કેટલીક વાર નિર્ધારિત કરે છે અથવા સમાવે છે તેનો અર્થ એ કે x અને y તે ચોક્કસ સ્પાસિયલ સંબંધોને ધ્યાનમાં રાખીને કેટલી વખત એક સાથે થયા તે પિક્સેલ મૂલ્યો છે તેથી આ નોટેશનમાં તમે અહીં નોંધ લો કે આપણી પાસે 'r' સબસ્ક્રિપ્ટનો ઉપયોગ છે અહીં 'r' એ પિક્સેલ સ્થાન સૂચવે છે તેથી ઉદાહરણ તરીકે આપણે ધ્યાનમાં લીધું છે કે ત્યાં બે પિક્સેલ 'p' અને 'q' છે જે ટ્રાન્સલેશન વેક્ટર a b દ્વારા સ્થાનાંતરિત થાય છે પછી પિક્સેલ મૂલ્યો તેનો અર્થ છે જો તેમના તીવ્રતા મૂલ્યો છે પછી 'x' એ સ્થાન 'p' પર તીવ્રતાના મૂલ્યો છે અને 'y' એ સ્થાન 'q' પરનું તીવ્રતા મૂલ્ય છે અને x y ની ઘટના કે જે આ કિસ્સામાં ગણવામાં આવશે તે ધ્યાન માં લેવામાં આવશે તેથી હવે આખી ઇમેજ માં તમને કોઈ પિક્સેલનું સ્થાન મળી ગયું છે તો ચાલો હું ફરીથી સમજાવું કે માનીએ છીએ કે આપણી પાસે એક ઇમેજ છે અને માની લો કે આ p છે અને આ q છે અને ત્યાં એક આડી અને ઊભી શિફ્ટ છે a અને b એક ટ્રાન્સલેશન ટર્મ છે p અને q આ રીતે અહીં છે તેથી જો હું બીજું પિક્સેલ કહું હસીને લઉં તો ફરી એક વાર તેનું અનુરૂપ પિક્સેલ L પ્રાઈમ અહીં આવશે જે પણ સમાન રકમ દ્વારા સ્થળાંતરિત થાય છે તેથી તે કિસ્સામાં આપણે ધ્યાનમાં લઈશું કે L અને L પ્રાઈમના તીવ્રતાના મૂલ્યો શું છે અને આ જોડાણ ધ્યાન માં લેવામાં આવશે જે તમને આ જોડી કેટલી વખત બની તેના આંકડા જાણીને તમને જોડી પ્રદાન કરશે તેથી તે આવા તમામ જોડીઓનું ફ્રિક્વન્સી ડિસ્ટ્રિબ્યુશન છે તેથી માની લો કે એક ઇમેજમાં ૨૫૬ સ્તર છે તેથી તમને ૨૫૬ ચોરસ આવી જોડી મળશે અને દરેક સંયોજન માટે તમારે તે શોધવું પડશે કે સમગ્ર ઇમેજમાં કેટલી વાર સંયોજન થાય છે તેથી જ્યારે તમારી પાસે આ ફોર્મમાં મેટ્રિક્સ છે તેનો અર્થ એ છે કે મેટ્રિક્સનો i j એલિમેન્ટ એ પિક્સેલ મૂલ્ય i અને પિક્સેલ મૂલ્ય j ને અનુરૂપ સ્થળોમાં દર્શાવે છે જે તે ઇમેજીસમાં તે સ્થાનો વચ્ચેના આ વિશેષ સંબંધોને સંતોષ સાથે કેટલી વાર બન્યું છે તેથી આ તમને ફ્રિક્વન્સી ડિસ્ટ્રિબ્યુશન આપશે કે કેવી રીતે કો અકરેન્સ મેટ્રિક્સ વ્યાખ્યાયિત થયેલ છે તેથી આ પણ અહીં સમજાવાયું છે તેથી જો હું એવા સંબંધને ધ્યાનમાં લઉં તો 'r' જ્યાં આપણે સૂચવેલા પ્રમાણે a અને b નો ટ્રાન્સલેશન હોય તેથી એક ઇમેજમાં કેસોની સંખ્યા છે જ્યાં હું x બરાબર I p છે અને I p વત્તા t જે ટ્રાન્સલેશન વેક્ટર a b છે જે y બરાબર છે તેથી ચાલો આપણે એક સરળ કેસ વર્કઆઉટ કરીએ જ્યાંથી અમે આ વિશેષ સંબંધને વધુ સારી રીતે સમજી શકીશું નાની ઇમેજને 4x4 ઇમેજ માનવામાં આવે છે અને ઇમેજમાં ફક્ત બે સ્તરો છે જે 0 અને 1 છે તેથી જો હું 0 અને 1 ના વિશેષ સંબંધોને ધ્યાનમાં લઈશ તો જો હું કોઈ વિશિષ્ટ સ્થાનને ઉદાહરણ તરીકે વ્યાખ્યાયિત કરું છું જો આ મારું સ્થાન p છે તો સંબંધો અનુસાર તેનું અનુરૂપ q સ્થાન આ એક હશે તેથી આપણે જોડી મૂલ્ય 1 0 પર વિચાર કરીશું તેથી આ સ્થાન p અથવા મૂળ સ્થાનો અથવા સંદર્ભ સ્થાનનું મૂલ્ય સૂચવે છે જો હું કહું છું અને તે જોડીના બીજા સ્થાનો છે તેથી આ બીજા સ્થાનના તે મૂલ્યોને સૂચવે છે તેથી જો હું કહું છું કે તે 1 0 છે તેથી 1 અને 0 આ માટે એક ગણતરી હશે તો ચાલો આ રીતે જોઈએ કે તે સ્થાનો કયા છે જ્યાં 1 0 આવે છે તેથી આ એક છે આ એક બીજું ઉદાહરણ છે જ્યાં આ સંબંધને સંતોષાય છે તેથી આપણે આ લઈ શકીએ પછી મને લાગે છે કે તે બધુ જ છે ચાલો આપણે અન્ય કેસો પર વિચાર કરીએ કહીએ કે આ 0 0 છે તેથી આપણે આ લઈશું આ પણ 0 0 છે આપણે આ લઈશું આપણે આ કરીશું જુઓ આ 0 1 છે તો 0 1 આ 1 1 છે તેથી 1 1 આ આપણે પહેલાથી જ આ સ્થાનને આ 0 માન્યું છે તેથી 0 અને 1 આ તે 1 છે આ સમાન છે આ મૂલ્ય 1 છે હવે આ 0 છે તે જોવાનું પહેલેથી જ ધ્યાનમાં લેવામાં આવ્યું છે તેથી 0 0 આ 1 1 હશે 1 હશે આ 1 1 તેથી અહીં 1 1 અગાઉ છે પછી આ 0 0 છે તેથી હવે તમે ગણતરી કરો કે તે કેટલી વાર બન્યું છે આ ૪ વાર બન્યું છે આ ૨ વખત ૨ વાર ૪ વખત આવી છે તેથી C0 1 આ કો અકરેન્સ મેટ્રિક્સ આના જેવો દેખાશે તેથી તે જ રીતે તમે અન્ય ફ્રિક્વન્સી ડિસ્ટ્રિબ્યુશનની ગણતરી કરી શકો છો અને જે તમને આ મૂલ્યો આપશે જે તમે શોધી શકો છો તેથી દરેક જુદા જુદા પોઝિશનલ રિલેશનશિપમાં આપણો ભિન્ન કો અકરેન્સ મેટ્રિક્સ હશે તેથી પિક્સેલનાં જોડાયેલા સ્થાનોની વ્યાખ્યા ના આધારે તમને એક અલગ કો અકરેન્સ મેટ્રિક્સ મળે છે અને કો અકરેન્સ મેટ્રિસીસનો આ સમૂહ તેઓ ટેક્સચર ફીચર રજૂ કરે છે તમે આ કો અકરેન્સ મેટ્રિક્સને મેટ્રિક્સમાં તેમના ફ્રીક્વન્સીઝના સરવાળા દ્વારા વિભાજીત કરીને નૉર્મલાઇઝ કરી શકો છો

અથવા તમે સિમેટ્રિક કો અકરેન્સ મેટ્રિક્સનો ઉપયોગ કરીને વ્યાખ્યામાં ફેરફાર કરી શકો છો તેનો અર્થ એ કે તમે વિરુદ્ધ દિશાઓમાંની દિશાઓને ધ્યાનમાં લઈ શકો છો અને શિફ્ટ a b ફરીથી માઈનસ a b પણ કહી શકો છો 0 1 0 ઓછા 1 ની જેમ અને દરેક કેસની ગણતરીઓ શોધી કાઢો અને પછી તે ગણતરીઓનું એકત્રીકરણ તમને તે મેટ્રિક્સના દરેક એલેમેન્ટ માટે કો અકરેન્સ મેટ્રિક્સ આપશે તેથી આ કો અકરેન્સ મેટ્રિક્સથી તમે વિવિધ ફીચર્સ વ્યાખ્યાયિત કરી શકો છો અને તે ફીચર્સ કોઈ રિજિયનનું વર્ણન કરી શકે છે તેથી કો અકરેન્સ મેટ્રિક્સ ફક્ત રિજિયનનું વર્ણન નથી કો અકરેન્સ મેટ્રિક્સ વિવિધ કો રિલેશન માપ જેવા વ્યાખ્યાયિત કરી શકાય છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે આ એક સામાન્ય સંબંધ છે જેનો અર્થ છે કે તે તમને કો અકરેન્સ મેટ્રિક્સનું મૂલ્ય જાણો છો તેના અનુરૂપ વેઈટેડ કરવામાં આવે છે

તેથી આ રીતે તમે ઘણા અન્ય ફીચર્સને નિર્ધારિત કરી શકો છો અને તમે કોઈ ફીચર વેક્ટર દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરી શકો છો ટેક્સચરની રજૂઆત માટે હું જે અંતિમ તકનીક વિશે ચર્ચા કરીશ તે છે લૉવસ'ની ટેક્સચર એનર્જી ફીચર્સ છે મેં પહેલાંથી જ પેપર ટાંક્યા છે જે તમે જોઈ શકો છો ૧૯૮૦ નું ખૂબ જ જૂનું પેપર છે પરંતુ આ ફીચર્સ ખૂબ અસરકારક હોવાનું જણાયું છે તેથી આ વિશેષતાઓની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે માટે ૯ 5x5 માસ્કનો સમૂહ છે જે આ ટેક્સચરની ઇમેજની ગણતરી કરવા માટે છે તેથી ચાલો આપણે વ્યાખ્યાયિત કરીએ કે આ ૯ માસ્ક કેવી રીતે પ્રાપ્ત થાય છે બેઝ લેવલ માં તમે જોઈ શકો છો કે ત્યાં ૪ એક પરિમાણીય ફિલ્ટર્સ છે અને તેમનું એલેમેન્ટ એ છે કે ફિલટર્સના આવા ૫ એલિમેંટ્સ છે તેથી આ સંક્ષેપો L5 E5 S5 R5 તે અહીં સૂચવવામાં આવ્યા છે અને દરેક પાસે તેની સ્પર્ધાઓનો હેતુ છે તેથી જો તમારી પાસે એક પરિમાણીય ફિલ્ટરિંગ છે તો તમે જોઈ શકો છો કે L5 તે ફક્ત એક વેઈટેડ નાની વસ્તુ છે જ્યાં E5 છે તે એક દિશામાં તે ગ્રેડિયન્ટ દિશાઓનું ગણતરી કરી રહ્યું છે તે એક પરિમાણમાં x દિશા 1 2 0 2 1 ની સાથે ગ્રેડિયન્ટ ગણતરીઓ કરી રહ્યું છે કહો સ્પોટ S5 એ કમ્પ્યુટિંગ સ્પોટ છે જેનો અર્થ છે કે તમે જાણો છો કે સેન્ટ્રલ પિક્સેલ વધારે છે અને પછી તમે તે તફાવતો લઈ રહ્યા છો તે કેન્દ્ર આસપાસનું મોડેલ છે તેથી તમે આસપાસના ઉત્તેજના ને આસપાસના માસ્કિંગ કરી રહ્યાં છો અથવા આસપાસના જવાબોને કેન્દ્રીય પ્રતિભાવથી બાદબાકી કરવામાં આવે છે અને R 5 એક રિપ્પલ છે જે આ ચોક્કસ માસ્ક દ્વારા આપવામાં આવે છે હવે આ એક પરિમાણીય ગણતરી માટે છે પરંતુ જ્યારે તમે તેને બે પરિમાણો માટે કરો છો ત્યારે તમે કોઈપણ જોડીનું બાહ્ય પ્રોડક્ટ કરો છો તેથી બાહ્ય પ્રોડક્ટ કે તે આ મેટ્રિસીસનું પ્રોડક્ટ છે તેથી જો હું કોલમ વેક્ટરના રૂપમાં તેમનું પ્રતિનિધિત્વ કરું છું તો કહે છે કે આ બધા વેક્ટર તમે કોલમ વેક્ટર તરીકે રજૂ કરી શકો છો તો પછીનું બાહ્ય પ્રોડક્ટ એ કોલમ વેક્ટર છે જે એક રો વેક્ટર છે ધારો કે E5 L5 નું બાહ્ય પ્રોડક્ટ અમે તમને E5L5 ટ્રાન્સપોઝ આપીશું કહો કે E5 અને L5 ટ્રાન્સપોઝના બાહ્ય પ્રોડક્ટનું આ એક ઉદાહરણ છે અને આ તમને એક માસ્ક આપશે અને પછી તમે અનુરૂપ ટેક્સચર સાથે કોનવોલ્યુશન કરશો તેથી આ સામાન્ય રીતે 5x5 સમૂહનું એક ઉદાહરણ છે જે ટેક્સચરના પ્રતિસાદની ગણતરી કરે છે અને ત્યાંથી આપણે એનર્જીની ગણતરી કરીએ જેનો અર્થ એ કે આ બધા જવાબોનો સરવાળો હોવો જોઈએ આપણે તે વિગતો પર આવીશું તેથી આ ૯ 5x5 માસ્કનો સમૂહ છે તેથી ૧૬ આવા માસ્ક શક્ય છે કારણ કે ત્યાં ચાર છે ત્યાં ચાર જોડી શક્ય છે પરંતુ જો તમે તેને ૯ માસ્ક બનાવવા માટે જોડી બનાવો તો આપણે જોડીએ છીએ તેથી સૂચિ અહીં આપવામાં આવી છે આપણે જોઈ શકીએ છીએ કે તેમાંના કેટલાક તમને L 5 E 5 E 5 L 5 જેવા સિમેટ્રિક પગલાં પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે જે સંયુક્ત છે તેથી આ રીતે આપણે શોધી શકીએ કે ત્યાં ૬ થી ૨ છે ૧૨ માસ્ક તેઓ દરેક જોડીમાં જોડવામાં આવે છે અને તે ૬ બનાવે છે અને પછી ત્યાં માસ્ક S5 S5 R5 R5 E5 E5 છે તેઓ ૩ માસ્ક બનાવે છે તેથી તેઓ ૨ માસ્કના જવાબોની સરેરાશ લે છે કે તમે તેને આ રીતે જોડો છો તેથી છેવટે જેમ કે હું રજૂઆત કરું છું તે આ પગલાં છે કે તમારી પાસે ઇનપુટ ઇમેજ છે પછી તમે દરેક પિક્સેલ પર લોકલ સરેરાશને બાદબાકી કરી શકો છો દરેક ચેનલ માટે ૧૬ માસ્ક કમ્પ્યુટર એનર્જી મેપ પછી 9 ચેનલોમાં થોડી સિમેટ્રિક પેર્સ ને જોડી શકો છો તેથી તમારી પાસે નવ પરિમાણીય ફીચર સ્પેસ છે તેનો અર્થ એ કે ટેક્સચર્ડ રિજિયનના દરેક પિક્સેલમાં 9 પરિમાણીય વેક્ટરનું પ્રતિનિધિત્વ છે તેથી આ 15x15 વિન્ડો છે અને આ 15x15 વિન્ડોમાં સંપૂર્ણ કિંમતોનો સરવાળો છે અને તમે જાણો છો કે આ તે માસ્ક છે જે સંયુક્ત છે ટેક્સચર ડિસ્ક્રીપ્ટર્સનો ઉપયોગ એ ઓબ્જેક્ટ પેચીસની શોધ જેવું છે તે ટેક્સચર પેટર્ન દ્વારા રજૂ થાય છે પછી ઇમેજીસનું વિભાજન અને ક્લાસીફિકેશન અથવા મેચિંગ થાય છે સામાન્ય રીતે સમસ્યાને ક્લાસીફિકેશનની સમસ્યા તરીકે માનવામાં આવે છે કારણ કે રિજિયન ડિસ્ક્રીપ્ટર્સનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ શોધી કાઢે છે અહીં પણ આપણે લેબલવાળા ફીચર ડિસ્ક્રીપ્ટર્સની લાઇબ્રેરી બનાવી શકીએ છીએ અને પછી તમે ક્લાસ લેબલ્સનો ઉપયોગ કરીને ક્લાસીસ શોધી શકો છો અહીં પણ તમે જુદા જુદા ક્લાસિફાયરનો ઉપયોગ કરી શકો છો તમે a નો ઉપયોગ કરીને નજીકના ટેક્સચર ડિસ્ક્રીપ્ટર્સ સાથે મેચિંગનો ઉપયોગ કરી શકો છો તેથી કેટલાક ડિસ્ટન્સ ફંક્શન નો ઉપયોગ કરીને નજીકના ટેક્સચર ડિસ્ક્રિક્ટર સાથે મેચિંગ કરી શકો છો તેથી આની સાથે જ હું અહીં આ લેક્ચર રોકીશ જ્યાં આપણે વિવિધ પ્રકારનાં રિજિયન ડિસ્ક્રીપ્ટર્સ વિષે ચર્ચા કરી છે અને આપણે આ ચર્ચા ચાલુ રાખીશું હજી પણ આપણે ચર્ચા કરીશું કે વૈશ્વિક સ્તરે પણ કોઈ ફીચર ડિસ્ક્રીપ્ટર્સ દ્વારા કોઈ ઇમેજ ને કેવી રીતે રજૂ કરી શકાય તેથી ચાલો આ જગ્યા એ બંધ કરીએ ખુબ ખુબ આભાર કીવર્ડ્સ ડિસ્ક્રીપ્ટર્સ મેચિંગ ડિટેકશન ફીચર